આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અને ટીમ સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરીશું છેલ્લા વ્યાખ્યાનમાં આપણે કહ્યું હતું કે જો તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ની મુલાકાત લો છો પ્રથમ વસ્તુ તમે નોટિસ કરશે કે ઓર્ગેનાઇઝેશન ટુકડીઓમાં સંગઠિત કરવામાં આવે છે ત્યાં ઘણા પ્રોજેક્ટ છે અને વિવિધ ટીમ પ્રોજેક્ટ પર કામ કરે છે જે રીતે ઓર્ગેનાઇઝેશન ટીમો માં રચાયેલ છે તેને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે બીજી બાજુ જો આપણે વ્યક્તિગત ટીમો પર નજર કરીએ અને ટીમની રચના કેવી રીતે થાય છે જેને આપણે ટીમ સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું કે જો તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન માં જાઓ છો તો તમે શું જોશો ઓર્ગેનાઇઝેશનનાં વિવિધ માળખાં કયા છે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન માં ટીમો કેવી રીતે ગોઠવવામાં આવે છે મોટે ભાગે તમે નોંધશો કે કોઈપણ સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન પાસે ટીમોમાં નીચેના પ્રકારનાં ઓર્ગેનાઇઝેશન્સ હશે એક ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન અને પછી મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન માં આપણને ફંક્શનલ ગ્રુપ અથવા વિભાગો મળશે પ્રોજેક્ટ્સ આવે છે અને જાય છે પ્રોજેક્ટ્સ શરૂ થાય છે પ્રોજેક્ટ ખતમ જાય છે પરંતુ તે પછી કાયમી શું છે ફંક્શનલ ગ્રુપ્સ વિભાગો છે એનાલિસ્ટ માટે એક વિભાગ છે ડિઝાઇનરો કોડિંગ ટેસ્ટર્સ ડેટાબેસ નેટવર્કિંગ માટેનો વિભાગ છે અને આ દરેકમાં ફંક્શનલ મેનેજર હોય છે દરેક વિભાગમાં એક મેનેજર હોય છે જે ફંક્શનલ મેનેજર તરીકે ઓળખાય છે હવે પ્રોજેક્ટ્સ રચાય છે ત્યારે એક પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે અને પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટની યોજના કરે છે અને લાગે છે કે પ્રોજેક્ટના જુદા જુદા સમયે જુદી જુદી કુશળતાની જરૂર પડે છે અને પછી અનુરૂપ ફંક્શનલ મેનેજરની સલાહ લો ઉદાહરણ તરીકે શરૂઆતમાં કેટલાક એનાલિસ્ટ ની જરૂર પડી શકે છે સંબંધિત મેનેજરને એનાલિસ્ટ ની જરૂરી સંખ્યા માટે અનુરૂપ વિનંતી કરો અને તેઓ પોતાનું કાર્ય પૂર્ણ કરતાં તેઓ તેમના વિભાગમાં પાછા જાય છે અને મેનેજરને ડિઝાઇન વિભાગના કેટલાક ડિઝાઇનરોની જરૂર પડે છે ભલે એક લાક્ષણિક સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન માં આ પ્રકારનું સેટઅપ થોડું દુર્લભ છે પરંતુ તે પછી ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં આ ખૂબ જ સારી રીતે સ્વીકૃત રચના છે ઉદાહરણ તરીકે લશ્કરી પોલીસ હોસ્પિટલો શૈક્ષણિક ઓર્ગેનાઇઝેશન્સ સૈન્યમાં હોસ્પિટલ એક વિભાગ છે ત્યાં ફક્ત તબીબો છે ચોક્કસ પ્રોજેક્ટ માટે ડોકટરોને બોલાવવામાં આવી શકે છે સંચાલકોનું વહીવટ એકમ હોઈ શકે છે ત્યાં પરિવહન એકમ લોજિસ્ટિક એકમો સ્ટોર હાઉસ વગેરે હોઈ શકે છે પોલીસ પણ સમાન છે અને હોસ્પિટલો માં પણ વિવિધ પ્રકારના નિષ્ણાતો છે અને તેમને વિભાગોમાં ગોઠવવામાં આવે છે ઉદાહરણ તરીકે શસ્ત્રક્રિયા વિભાગ દવા વિભાગ વહીવટ વિભાગ વગેરે પરંતુ જો આપણે ફંક્શનલ ગ્રુપોને જોઈએ ઉદાહરણ તરીકે ચાલો આપણે ડિઝાઇન કહીએ ડિઝાઇન ડિપાર્ટમેન્ટ કે જેની અંદર જો આપણે જોઈએ તો આપણને પિરામિડલ સ્ટ્રક્ચર મળશે જ્યાં મેનેજર છે ત્યાં કેટલાક સિનિયર ડિઝાઇનરોની સહાય મળે છે બદલામાં જુનિયર ડિઝાઇનર્સ તેઓ સિનિયર ડિઝાઇનરને રિપોર્ટ કરે છે સિનિયર ડિઝાઇનર ડિઝાઈન યુનિટ માટે ફંક્શનલ મેનેજરને રિપોર્ટ કરે છે આનો એક મોટો ફાયદો એ છે કે બધા ડિઝાઇનરો તેઓ ડિપાર્ટમેન્ટમાં હોય છે અને તેથી તેઓ એકબીજા સાથે સંપર્ક કરે છે તેમના તકનીકી જ્ઞાનને વધારે છે એકબીજાને શિક્ષિત કરે છે પરીક્ષકોના નિષ્ણાત ગ્રુપ્સ ત્યાં કોઈ પણ નવું સાધન કોઈપણ નવી પરીક્ષણ તકનીક છે જે તેઓ એકબીજા સાથે શેર કરે છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન નો બીજો મોટો ફાયદો તે છે પ્રોજેક્ટ્સ અસરકારક બને છે કારણ કે દરેક વખતે કોઈ પ્રોજેક્ટની જરૂર પડે ત્યારે અમુક સંખ્યામાં વ્યક્તિઓ તેમને મળે છે અને પછી તેઓ તેમનું કાર્ય પૂર્ણ કર્યા પછી સંબંધિત વિભાગમાં પાછા ફરે છે જરા વિચારો કે જો તેઓએ પ્રોજેક્ટના સમયગાળા દરમ્યાન કોઈ વ્યક્તિને રોજગારી આપવી હોય તો ડિઝાઇનર શરૂઆતમાં તેની પાસે કામ કરે છે પરંતુ પછીથી તે શું કરે છે તેઓ તેમને કંઈક બીજું કરવાનું કહેશે અથવા તે નિષ્ક્રિય થઈ શકે છે તેથી જ્યાં સુધી કિંમતની અસરકારકતાની વાત છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ખૂબ જ અસરકારક છે કારણ કે જ્યારે કોઈ ચોક્કસ પ્રયોગ કરવાની જરૂર પડે છે ત્યારે તે પ્રાપ્ત કરવામાં આવે છે અને તેનું કાર્ય પૂર્ણ થતાંની સાથે જ ફરીથી ગોઠવવામાં આવે છે તેથી અહીં પ્રોજેક્ટ ટીમે ડિઝાઇનર અને ડેટાબેઝ નિષ્ણાતોને લીધા છે જેઓ પ્રોજેક્ટ ટીમ હેઠળ કાર્યરત છે તેઓ તેમનું કાર્ય પૂર્ણ થતાંની સાથે જ પરત આવશે અને સંભવત પ્રોજેક્ટ મેનેજરને અન્ય કુશળતાની જરૂર પડશે અને અહીં બંને ફંક્શનલ ગ્રુપ્સ અને પ્રોજેક્ટ્સ અહીંના સંચાલકો તેઓ ટોચનાં મેનેજમેન્ટને જાણ કરે છે આ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન નું બીજું દૃષ્ટિકોણ છે જ્યાં દરેક પ્રોજેક્ટને કેટલાક એનાલિસ્ટ આર્કિટેક્ટ્સ ડેવલપર્સ મળ્યાં છે અને તેઓ પાસે બે રિપોર્ટિંગ છે એક પ્રોજેક્ટના મેનેજરને અને બીજું ફંક્શનલ ગ્રુપ મેનેજરને ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ના ફાયદા એ છે કે વધુ સારું વ્યાવસાયિક ઓર્ગેનાઇઝેશન વધુ વ્યવસાયિક વાતાવરણ નિષ્ણાત વચ્ચે સહકાર જયારે નિષ્ણાત સમસ્યા હલ કરી શકતા નથી અન્ય નિષ્ણાતની મદદ માંગે છે કારણ કે છેવટે તેઓ એક જ વિભાગના છે અને સંભવત સૌથી મોટો ફાયદો સ્ટાફના ઉપયોગમાં સુગમતા છે અને જ્યારે માનવબળ જરૂરી હોય ત્યારે તે મળી જાય અને જ્યારે તેમનું કાર્ય પૂર્ણ થાય ત્યારે તેમને ડિપાર્ટમેન્ટમાંથી પાછો મેળવવો અહીંની સ્ટાફની નિષ્ક્રિયતા ઓછી કરવામાં આવે છે તેનાથી વિપરિત આપણે અન્ય ઓર્ગેનાઇઝેશન્સ જોશું ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન નો ગેરલાભ જો આપણે તેનો વિચાર કરીએ તો એક તે છે કે દરેક કર્મચારી બે મેનેજરોને રિપોર્ટ કરે છે એક પ્રોજેકટ મેનેજર છે બીજા ફંક્શનલ મેનેજર છે અને જો તેઓ વિરોધાભાસી નિર્દેશો આપે તો શું ફંક્શનલ મેનેજર ઇચ્છે છે કે તે બે પ્રોજેક્ટમાં કામ કરે અને પ્રોજેક્ટ મેનેજર કહે છે કે તમે આ કરી શકતા નથી વગેરે તેથી આ કામદારો પર કેટલીકવાર સ્ટ્રેસ આવે છે પ્રોજેક્ટ મેનેજરનું નિયંત્રણ ઘટે છે કારણ કે તેને તેની જરૂરિયાત મુજબની વ્યક્તિઓ નહીં મળે ફંક્શનલ મેનેજર કોઈ પણ વ્યક્તિને તે યોગ્ય લાગે છે અહીં બીજી મોટી સમસ્યા એ છે કે ડિઝાઇનર ડિઝાઇન કરવાનું ચાલુ રાખે છે એક ટેસ્ટર પરીક્ષણ ચાલુ રાખે છે કોડર એક પ્રોજેક્ટ થી બીજા પ્રોજેક્ટમાં કોડિંગ કરતું રહે છે વગેરે તેથી નોકરીની વિવિધતાનો અભાવ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઓમાં સંભવત સૌથી લોકપ્રિય ઓર્ગેનાઇઝેશન એ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન છે અહીં જ્યારે તમે ઓર્ગેનાઇઝેશનમાં જતા હો ત્યારે તમને ડિપાર્ટમેન્ટ્સ દેખાતા નથી કોડર્સ માટેનો વિભાગ પરીક્ષકો માટેનો વિભાગ વગેરે પરીક્ષણ વિભાગ કોડિંગ વિભાગ વગેરે અહીં તમે જે જુઓ છો તે પ્રોજેક્ટ્સ છે સમગ્ર કંપની પ્રોજેક્ટ માં રચાયેલ છે અને માટે સંબંધિત કામદારો આ પ્રોજેકટ્સ પર કામ કરે તેઓ સંપૂર્ણપણે પ્રોજેક્ટ મેનેજર ને રિપોર્ટ કરે અને તેથી પ્રોજેક્ટ મેનેજરનું કર્મચારીઓ પર સંપૂર્ણ નિયંત્રણ છે ટીમના સભ્યોની પસંદગી પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે અને તે સમગ્ર સમયગાળા માટે ચાલુ રહે છે પરંતુ પછી સવાલ એ છે કે ધારો કે આપણી પાસે એનાલિસ્ટ છે અને પછી તે કોઈ પ્રોજેક્ટ ટીમ સાથે છે શરૂઆતમાં તે આવશ્યકતાઓનું વિશ્લેષણ કરે છે પરંતુ તે પછી તે શું કરે છે બરાબર તે ડિઝાઇન પણ કરે છે કોડિંગ ટેસ્ટીંગ પણ કરે છે તેથી અહીં કોઈ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનમાં સામાન્ય રીતે દરેક સભ્ય વિવિધ ભૂમિકા અદા કરે છે અને તેથી અહીં કામની વિવિધતા છે કોડરને હંમેશાં કોડિંગ આપવાની જરૂર હોતી નથી તેની પાસે પરીક્ષણ ડિઝાઇન વગેરે માટેનો વિકલ્પ પણ હશે અને તે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનનો મોટો ફાયદો છે તે છે જોબ રોટેશન કારણ કે સોફ્ટવેર ઉદ્યોગમાં મેનપાવર ટર્નઓવર ઘણાં છે જો તમે કોઈને કોડર તરીકે નોકરી પર રાખો કરો છો તો તે હંમેશા તેની નોકરી બદલવાનો પ્રયત્ન કરશે તે હોઈ શકે છે કે હું એક ડિઝાઇનર અથવા એનાલિસ્ટ અથવા પરીક્ષક બનવા માંગું છું કે મારે હમણાં જ બધા સમય કોડિંગ પર કેમ રાખવું જોઈએ તે સમસ્યા ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન માં ઉભી થાય છે પરંતુ કોઈ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનમાં નહીં કારણ કે તે જ પ્રોજેક્ટમાં જુદા જુદા સમયની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેથી પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનમાં આ મોટો ફાયદો છે જે નોકરી સંતોષ અને ઓછા મેનપાવર ટર્નઓવર તરફ દોરી જાય છે બીજો મોટો ફાયદો એ વાતચીતમાં સરળતા છે કલ્પના કરો કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન માં ડિઝાઇનરો ડિઝાઇન કરી અને તેમના સંબંધિત વિભાગમાં પાછા ગયા છે અને હવે કોડરોએ પોતાનું કામ કોડિંગ વિભાગમાં પાછા ગયા છે અને પરીક્ષકો તેના પર કામ કરી રહ્યા છે અને તેઓ કેટલાક કોડને સમજી શકતા નથી કેટલાક ડિઝાઇનર્સ જેની સલાહ લે છે તેઓ પાસે ફક્ત તેમની પાસે કાગળના દસ્તાવેજો હોઈ શકે છે તેમની સાથે વાતચીત કરવી તે વ્યક્તિઓ સાથે જેમણે ખરેખર ડિઝાઇન કરી છે જેમણે ખરેખર કોડિંગ કર્યું છે તે મુશ્કેલ બની શકે છે કારણ કે તેઓ કોઈ બીજા પ્રોજેક્ટ પર કામ કરી શકે છે અને જ્યારે ટેલિફોન અથવા મળવાનો પ્રયત્ન કરશે ત્યારે તેઓ કહેશે કે તેઓ બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે તેથી અહીં પ્રોજેક્ટના જુદા જુદા ભાગો કરનારા લોકોના સંદેશાવ્યવહાર મુશ્કેલ બને છે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનનો બીજો મોટો ફાયદો એ સરળ સ્ટાફિંગ છે મેનેજર પાસે પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ લોકો પસંદ કરવાનો વિકલ્પ છે અને તેઓને એ જ પ્રોજેક્ટ પર રાખવાનું ચાલુ રાખે છે તેઓ ડોમેન નૉલેજ અને પ્રોજેક્ટ વિકસાવે છે બીજી તરફ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન માં જ્યારે પ્રોજેક્ટ મેનેજર એનાલિસિસ પૂર્ણ થયા પછી ડિઝાઇનર માટે વિનંતી કરે છે ડિઝાઇન મેનેજર કહેશે કે હમણાં જુઓ અમારી પાસે ડિઝાઇનર્સ નથી તેઓ બધા સંબંધિત પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને તેઓ તમને 2 અઠવાડિયા પછી આપવામાં આવશે તેથી તે સમસ્યા પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનમાં થતી નથી તેથી ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ની તુલનામાં આ વધુ સરળ સ્ટાફિંગ છે પરંતુ ચાલો પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનના ગેરલાભ તરફ ધ્યાન આપીએ અહીં ટીમના સભ્યો પ્રોજેક્ટ પર રહેવાનું ચાલુ રાખે છે તેઓ પ્રોજેક્ટમાંથી જે શીખે છે તે અન્ય પ્રોજેક્ટ્સમાં શેર કરવાનું મુશ્કેલ બને છે કારણ કે આ પ્રોજેક્ટ્સ 6 મહિના વર્ષ અને તેથી વધુ સમય સુધી ચાલે છે અને તેઓ કોઈ પ્રોજેક્ટ પર કામ કરવાનું ચાલુ રાખે છે અને તેઓ જુદા જુદા પ્રોજેક્ટમાં જતા સમયે તેઓ કદાચ પ્રોજેક્ટમાં જે શીખ્યા છે તે ભૂલી ગયા હશે પરંતુ સંભવત સૌથી મોટો ગેરલાભ એ ઇનએફિસિએંસી છે કોઈપણ પ્રોજેક્ટમાં તે જાણીતું છે કે પ્રોજેક્ટમાં જરૂરિયાતવાળા થોડા લોકોની શરૂઆત કરવા માટે આવશ્યકતા વિશ્લેષણ દરમિયાન ફક્ત 1 અથવા 2 વ્યક્તિ ડિઝાઇન દરમિયાન 3 4 હોઈ શકે છે કોડિંગ દરમિયાન 10 હોઈ શકે છે અને પરીક્ષણ દરમિયાન 20 હોઈ શકે છે પ્રોજેક્ટમાં સમય પ્રમાણે મેનપાવર સતત નથી તે સમય સાથે બદલાય છે અને સામાન્ય રીતે રાયલેહ ડિસ્ટ્રીબ્યુશન ના રૂપમાં આપવામાં આવે છે પરંતુ તે પછી કોઈ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનમાં પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રોજેક્ટ કર્મચારીઓની નિમણૂક કરે છે અને તેથી વ્યાખ્યા દ્વારા પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન માં પ્રોજેક્ટમાં માનવશક્તિ અચલ રહે છે જો પ્રોજેક્ટ મેનેજર દસ કર્મચારીઓ ને લે છે શરૂઆતમાં તેમની પાસે ખૂબ જ ઓછું કામ હોય છે પરંતુ તે પછી ડિઝાઇન દરમિયાન પણ દરેક વ્યસ્ત રહેતા નથી અને તે પછી કોડિંગ દરમિયાન દરેક વ્યક્તિ તણાવપૂર્ણ બને છે દરેક વ્યક્તિ ઓવરટાઇમ કામ કરે છે તે માટે પૂરતા હાથ નથી અને પરીક્ષણ દરમિયાન પરિસ્થિતિ હજી પણ વધુ બગડે છે અને તેથી પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનમાં સ્ટ્રેસ આવે છે શરૂઆતમાં દરેક જણ આરામ કરે છે અને પ્રોજેક્ટ બનાવતા સભ્યો સ્ટ્રેસ માં છે શરૂઆતમાં સુસ્ત છે પછીથી વધારે કામ કરવાની આવશ્યકતા છે ઓર્ગેનાઇઝેશન રચનાની ત્રીજી કેટેગરી મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન છે અહીં આવશ્યકરૂપે તે એક ફંક્શનલ સ્ટ્રક્ચર છે તમે અહીં ફંક્શનલ ગ્રુપ્સ શોધી શકો છો આ વિભાગો છે પરંતુ તે પછી ફંક્શનલ ગ્રુપ પર એક પ્રોજેક્ટ સ્ટ્રક્ચર છે તમે અહીં પ્રોજેક્ટ્સ જોઈ શકો છો તેથી અહીં ફરીથી ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ની જેમ જ સભ્યો ફંક્શનલ ગ્રુપ મેનેજર અને પ્રોજેક્ટ મેનેજર બંનેને જાણ કરે છે તમે અહીં જુઓ છો કે ફંક્શનલ ગ્રુપ એક કે જે એનાલિસ્ટ ગ્રુપ હોઈ શકે છે ત્યાં બે વ્યક્તિઓ છે જેઓ પ્રોજેક્ટ 1 પર કામ કરે છે કોઈ પણ પ્રોજેક્ટ 2 પર કામ કરી રહ્યું નથી અને 3 પ્રોજેક્ટ પર કામ કરે છે અહીં સભ્યો ફંક્શનલ અને પ્રોજેક્ટ મેનેજર બંનેને વારાફરતી અહેવાલ આપે છે પરંતુ તેનો એક ફાયદો એ છે કે ફંક્શનલ ગ્રુપનો સભ્ય બે ટીમો પર કાર્ય કરી શકે છે જે શક્ય છે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન વીક મેટ્રિક્સ અથવા સ્ટ્રોંગ મેટ્રિક્સ હોઈ શકે છે વીક મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન માં પ્રોજેક્ટ મેનેજર પાસે ટીમના સભ્યો અને પ્રોજેક્ટ બજેટ પરનું નિયંત્રણ વધુ છે ઉદાહરણ તરીકે તે ડિઝાઇન વિભાગમાંથી કોઈ ચોક્કસ ડિઝાઇનર પસંદ કરી શકે છે અને જો ફંક્શનલ મેનેજર કોઈ બીજું ડિઝાઇનર આપે છે તો તે ફંક્શનલ ગ્રુપમાંથી સ્વીકારવા અથવા નકારવાનો વિકલ્પ હોઈ શકે છે બીજી બાજુ સ્ટ્રોંગ મેટ્રિક્સ માં ફંક્શનલ મેનેજર વધુ શક્તિશાળી હોય છે તેઓ નક્કી કરે છે કે કોઈ વિશિષ્ટ પ્રોજેક્ટ માટે કોને નિયુક્ત કરવું છે અને પ્રોજેક્ટ મેનેજરએ તેમને સ્વીકારવાનું છે ચાલો મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન ના ફાયદા અને ગેરલાભો જોઈએ ગેરલાભ એ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ની જેમ જ છે અહીં દરેક સભ્યોને જાણ કરવા માટે ઘણા બોસ હોય છે પ્રોજેક્ટ મેનેજર પાસે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનની તુલનામાં નિયંત્રણ ઓછું હોય છે અને સ્ટ્રોંગ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન માં ફંક્શનલ મેનેજર વારંવાર જુએ છે કે વિવિધ પ્રોજેક્ટ્સ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને કેટલાક પ્રોજેક્ટ્સ આરામદાયક છે તેથી ફંક્શનલ મેનેજર માનવ શક્તિને સ્થાનાંતરિત કરવા માંગશે એક પ્રોજેક્ટમાંથી અડધા રસ્તે તે સક્ષમ ડિઝાઇનર્સ લઈ શકે છે તેને બીજા પ્રોજેક્ટમાં લઈ જાયછે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે તેથી એવું મનાય છે કે સ્ટ્રોંગ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન માં અગ્નિશામક મોડમાં કામદારોની વારંવાર સ્થળાંતર કરવામાં આવે છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન જેવા ફાયદા જેવું લાગે છે કે નિષ્ણાતો સમાન વિભાગીય ગ્રુપના છે તેઓ જ્ઞાન વહેંચે છે અને ઉત્તમ વ્યવસાયિક વૃદ્ધિનો માર્ગ પણ છે કારણ કે ડિઝાઇનર સિનિયર ડિઝાઇનર બનશે ડિઝાઇન મેનેજર બનશે વગેરે હવે ચાલો ટીમનું સ્ટ્રક્ચર જોઈએ જો તમે ફરીથી જુદી જુદી સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો અને વ્યક્તિગત ટીમો તરફ નજર નાખો તો તમે જોશો કે ટીમ ત્રણ રીત માંથી કોઈપણ રીતે આયોજન કરવામાં આવે છે ડેમોક્રેટિક ટીમ ચીફ પ્રોગ્રામર ટીમ અને મિક્સડ ઓર્ગેનાઇઝેશન અને આપણે જોશું કે આ દરેક ટીમ સ્ટ્રક્ચર ના તેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે અને પ્રોજેક્ટ પર આધાર રાખીને ચોક્કસ ટીમ સ્ટ્રક્ચર ફાયદાકારક હોઈ શકે છે પહેલા આપણે ડેમોક્રેટિક ટીમને જોઈએ આ નાની ટીમો છે આપણે જોશું કે મોટી ટીમ માટે ડેમોક્રેટિક ટીમ નું સ્ટ્રક્ચર ખૂબ જ બિનકાર્યક્ષમ બને છે કોઈને પણ મોટા પ્રોજેક્ટ માટે ડેમોક્રેટિક સ્ટ્રક્ચર હોવું ગમતું નથી અહીં નામ સૂચવે છે કે તમામ તકનીકી નિર્ણયો સંમતિ પર આધારિત છે દરેક વ્યક્તિ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપી શકે છે તેઓ એકબીજા સાથે વાત કરે છે અને અહીં એક મેનેજર છે જે વહીવટી નેતૃત્વ પ્રદાન કરે છે પરંતુ ટેકનીકલ ભાગની દેખરેખ ટેકનીકલ લીડર દ્વારા કરવામાં આવે છે પરંતુ ટેકનીકલ લીડર તે ટીમના સભ્યમાંનો એક છે જે પરિભ્રમણ દ્વારા ચૂંટાય છે અને જો તમે અહીં જુઓ કારણ કે દરેક વ્યક્તિ દરેકની સલાહ લે છે તો ઘણો સમય ચર્ચા માટે છે એક સારી બાબત એ છે કે તેઓ સાથે વિચાર કરી ને સારા ઉકેલો લાવી શકે છે પરંતુ તે પછી બીજી વસ્તુ કે તે ઘણો સમય બગાડે છે જો ટીમનું કદ મોટું હોય તો તમે જોઈ શકો છો કે ટીમ સાઈઝ N માટે ત્યાં સંદેશાવ્યવહાર પાથ છે તેથી તે બિનકાર્યક્ષમ બની શકે છે ટીમના બધા સભ્યો સાથે વાત કરવામાં ઘણો સમય પસાર થઈ શકે છે અને તેથી મોટી ટીમો માટે તેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે ડેમોક્રેટિક ટીમ માં આદર્શ રીતે ઈગૉલેસ પ્રોગ્રામિંગ વાતાવરણ હોઈ શકે છે એક લાક્ષણિક પ્રોજેક્ટમાં ત્યાંના દરેક કર્મચારી દરેક કાર્યકરને થોડું જ્ઞાન હોય છે જે કાર્ય તે કરે છે તેમાં નિષ્ણાત છે અન્ય લોકો જો તમે તેમને પૂછો કે ડેટાબેઝના પાસાનું શું થયું છે તો તેઓ કહેશે કે આપણને ખબર નથી કે સંબંધિત વ્યક્તિ આવવા દો તે સમજાવે પરંતુ ડેમોક્રેટિક ટીમ માં આ અહમ ટીમો છે તે કોઈની પાસે કોઈની પણ માલિકી નથી ત્યાં કોઈ માલિકી નથી આપણે કહી શકતા નથી કે ફક્ત તે જાણે છે અથવા એક વ્યક્તિ જાણે છે અહીં માલિકીની વહેંચણી કરવામાં આવે છે તે દરેક ટીમના સભ્ય જે પણ કામ કરે છે તેની સમીક્ષા અન્ય સભ્યો દ્વારા કરવામાં આવે છે તેથી દરેકને પ્રોજેક્ટના દરેક પાસા વિશે જ્ઞાન છે આ ડેમોક્રેટિક ટીમ નો મોટો લાભ છે જ્યારે આપણી પાસે ઈગૉલેસ પ્રોગ્રામિંગ છે ત્રીજી પ્રકારની ઓર્ગેનાઇઝેશન ચીફ પ્રોગ્રામર ટીમ છે આ ફરીથી નાની ટીમો માટે યોગ્ય છે જ્યાં મુખ્ય પ્રોગ્રામર છે તે તમામ ઉચ્ચ કક્ષાના નિર્ણયો તમામ તકનીકી નિર્ણયો માટે જવાબદાર છે એકંદરે સમાધાનનું કાર્ય કરે છે અને જુદી જુદી ટીમના સભ્યોને નાના કામ આપે છે અને પછી પૂર્ણ થયેલ કાર્યની સમીક્ષા કરે છે કાર્યનું નિરીક્ષણ કરે છે અને સમીક્ષા કરે છે અને પછી તેમને એકીકૃત કરે છે આપણે જોશું કે ખૂબ સરળ સમસ્યાઓ માટે આ એક કાર્યક્ષમ ઓર્ગેનાઇઝેશન છે પરંતુ તે પછી પડકારરૂપ સમસ્યાઓ માટે આ યોગ્ય સ્ટ્રક્ચર હોઈ શકે નહીં આપણે અહીં સમયની સીમા છે આપણે અહીં રોકાઈ જઈશું અને પછીનાં વ્યાખ્યાનમાં આગળ વધીશું